મોડ્યુલ 3ના યુનિટ 9 માં આપનું સ્વાગત છે મેરિલના શિક્ષણના પ્રથમ સિદ્ધાંતો પર આધારિત આઈ છેલ્લા એકમમાં આપણે મેરિલના શિક્ષણના પાંચ પ્રથમ સિદ્ધાંતોને સમજ્યા તેઓ જાતે સૂચનાત્મક આકૃતિ નમુના બનાવતા નથી આ એકમમાં આપણે મેરિલના શિક્ષણના પાંચ પ્રથમ સિદ્ધાંતોના આધારે સૂચના આકૃતિને સમજીએ છીએ આ કોઈ અર્થમાં અનન્ય નથી આ સંભવિત નમૂનાઓમાંનું એક છે જે શિક્ષણના તમામ પાંચ પ્રથમ સિદ્ધાંતોનો અમલ કરશે યાદ કરવું મેરિલ દ્વારા જણાવ્યા મુજબ શીખવાના પાંચ પ્રથમ સિદ્ધાંતો છે કાર્ય કેન્દ્રિત સિદ્ધાંત સક્રિયકરણ સિદ્ધાંત પ્રદર્શન સિદ્ધાંત એપ્લિકેશન સિદ્ધાંત એકીકરણ સિદ્ધાંત ખૂબ જ ટૂંકમાં તેનો અર્થ એ છે કે શિક્ષણ એક વાસ્તવિક વિશ્વ સમસ્યાના સંદર્ભમાં આપવું જોઈએ જે તે કાર્ય સાથે તદ્દન સમાન છે જે શીખનારાઓ જ્યારે અભ્યાસ કરે ત્યારે તેમને હલ કરવાની જરૂર પડશે સક્રિયકરણ સિદ્ધાંત અનિવાર્યપણે કહે છે કે વિદ્યાર્થીઓએ તેમના અગાઉના જ્ઞાનના આધારે માનસિક નમુના યાદ રાખવા જોઈએ જે નવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે પ્રદર્શન સિદ્ધાંત કહે છે કે પ્રશિક્ષકે પહેલા જ્ઞાન દર્શાવવું જોઈએ કે જે જ્ઞાન શીખનારાઓએ મેળવવાનું છે એપ્લિકેશન સિદ્ધાંત જ્યાં વિદ્યાર્થીઓ તેમના નવા હસ્તગત જ્ઞાનને લાગુ કરવા માટે કાર્ય સાથે જોડાય છે એકીકરણ સિદ્ધાંત કહે છે કે અંતે વિદ્યાર્થીઓ હસ્તગત કરેલા નવા જ્ઞાનને પ્રતિબિંબિત કરે છે હાલના માળખાવર્તમાન નમુનામાં સંકલિત છે જે તેઓ પહેલાથી ધરાવે છે અને તેઓ માનસિક નમુનાના સંદર્ભમાં નવા જ્ઞાનને શોષી લે છે મેરિલ દ્વારા જણાવ્યા મુજબ આ શીખવાના પાંચ સિદ્ધાંતો છે નોંધ્યા મુજબ મેરિલના સિદ્ધાંતો પોતે અને એક નમુના અથવા સૂચના પદ્ધતિ નથી ડી નમુના કે જે મેરિલ દ્વારા ઓળખાતા શિક્ષણના તમામ પાંચ પ્રથમ સિદ્ધાંતો લાગુ કરે છે તે હવે રજૂ કરવામાં આવ્યું છે આ સંભવિત નમુનામાનું એક છે અહીં સૂચનામાં સૂચનાત્મક એકમોનો ક્રમ છે એક સૂચનાત્મક એકમએ એક ચોક્કસ અભ્યાસક્રમ પરિણામ અથવા યોગ્યતા સાથે સંકળાયેલું છે અભ્યાસક્રમના પરિણામની પ્રકૃતિ અને જટિલતાને આધારે એક સૂચના એકમ પરિણામ સાથે સંકળાયેલ હોઈ શકે છે અથવા જ્યારે અભ્યાશ્ક્રમ પરિણામ ને યોગ્યતાના સમૂહમાં વિસ્તૃત કરવામાં આવે છે ત્યારે એક સૂચનાત્મક એકમ એક યોગ્યતા સાથે સંકળાયેલ હોઈ શકે છે બંને શક્ય છે તે પ્રશિક્ષક પર છે કે સૂચના ખરેખર કેવી રીતે બનાવવામાં આવે છે જેમ આપણે આઈ નમુના પર અગાઉના એકમમાં જોયું તેમ ત્યાં નોંધપાત્ર પસંદગી છે પ્રશિક્ષક માટે તેની ચર્ચા વિષયવસ્તુના જ્ઞાનને પ્રશિક્ષક એકમોનું આયોજન કેવી રીતે કરવું જોઈએ તે નક્કી કરવા માટે નોંધપાત્ર તકો છે પરંતુ સૂચનાત્મક એકમ એક ચોક્કસ અભ્યાસક્રમ પરિણામ યોગ્યતા સાથે સંકળાયેલું છે સૂચના પોતે જ આવા સૂચનાત્મક એકમોનો ક્રમ ધરાવે છે તે સૂચનાત્મક એકમના સ્તરે છે કે આપણે શીખવાના તમામ પાંચ પ્રથમ સિદ્ધાંતો અમલમાં મૂકીએ છીએ આ પ્રકારનું મોડ્યુલ અગાઉ મોડ્યુલ 2 માં દર્શાવવામાં આવ્યું હતું હવે અમે તેને વધુ વિગતવાર અન્વેષણ કરીશું અને જોઈશું કે તે કેવી રીતે સંબંધિત છે અથવા તે મેરિલના શીખવાના પાંચ પ્રથમ સિદ્ધાંતોને કેવી રીતે લાગુ કરે છે મેરિલના સિદ્ધાંતો પર આધારિત સૂચનાત્મક એકમની રેખાકૃતિ રજૂઆત આપવામાં આવી છે કેન્દ્રીય વિષય વસ્તુ જેની આસપાસ સૂચનાના તબક્કાઓ થાય છે તે અભ્યાસક્રમ પરિણામ અથવા પરિપૂર્ણતા હશે તેની આસપાસ સૂચનાના 4 તબક્કાઓ હોય છે સક્રિયકરણ અને પ્રેરણા પ્રદર્શન એપ્લિકેશનજોડાણ અને એકીકરણ આ નમુનો છે અને આ એક સૂચનાત્મક એકમ માટેનું નમુનો છે અભ્યાસક્રમનું પરિણામ અથવા યોગ્યતા સૂચનાત્મક એકમની રચના કેવી રીતે કરવામાં આવે છે તેના આધારે મેરિલના સિદ્ધાંતોમાં કાર્યની ભૂમિકા ભજવે છે સૂચનાના તમામ 4 તબક્કાઓ એક ચોક્કસ અભ્યાશક્રમ પરિણામયોગ્યતાના સંદર્ભમાં થાય છે ભણતર આ અભ્યાશક્રમ પરિણામયોગ્યતાની આસપાસ કેન્દ્રિત છે અને વિદ્યાર્થીઓ જે કાર્યો હલ કરે તેવી અપેક્ષા છે તે આને પ્રતિબિંબિત કરે છે તેનો અર્થ એ કે પ્રશિક્ષક રજૂ કરે છે તે વાસ્તવિક કાર્ય આવશ્યકપણે અભ્યાશક્રમ પરિણામયોગ્યતા પર આધારિત છે જે સંબંધિત છે આ સુવિધા મેરિલના કાર્ય કેન્દ્રિત શિક્ષણના સિદ્ધાંત પર આધારિત છે આ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને શિક્ષણ ખૂબ ચોક્કસ પરિપૂર્ણતા અને એપ્લિકેશન પ્રદર્શન સક્રિયકરણ અને પ્રતિબિંબના સંદર્ભમાં થાય છે આ બધું આ અભ્યાશક્રમ પરિણામ પર કેન્દ્રિત છે આ કાર્યની ભૂમિકા ભજવે છે અને મેરિલનું કાર્ય કેન્દ્રિત સિદ્ધાંત અહીં અભ્યાશક્રમ પરિણામ યોગ્યતા કેન્દ્રિત સિદ્ધાંત તરીકે અમલમાં મૂકવામાં આવ્યું છે સૂચનાનો પ્રથમ તબક્કો ધ્યાન અને સક્રિયકરણ છે આ વધારાના ઘટક સાથે મેરિલનો સક્રિયકરણ તબક્કો છે જે ધ્યાન છે આ ધ્યાન મેરિલના સિદ્ધાંતોમાં ગર્ભિત છે પરંતુ આપણે આ સૂચનાત્મક નમૂનામાં આને વધુ સ્પષ્ટ કરીએ છીએ અને આ અનિવાર્યપણે એક શીખવાનો સિદ્ધાંત છે જે જણાવે છે કે આપણે વાસ્તવિક સૂચના શરૂ કરતા પહેલા સક્રિયતા પહેલા પહેલા આપણે શીખનારાઓનું ધ્યાન મેળવવું જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ ચોક્કસ અભ્યાશક્રમ પરિણામયોગ્યતાની સુસંગતતા જોવી જોઈએ આપણે વિદ્યાર્થીઓને વર્ગખંડમાં જોડાવું જોઈએ જેનો મૂળભૂત રીતે અર્થ એ છે કે પ્રશિક્ષકે પહેલા વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચવું જોઈએ જે પ્રેરક વાર્તાઓ ઉદાહરણો કેસ સ્ટડીઝ સિમ્યુલેશન દ્વારા મેળવી શકાય છે બધું શક્ય છે સૂચનાના અનુગામી તબક્કાઓ છે પ્રશિક્ષક સમજાવી શકે છે કે આ ચોક્કસ યોગ્યતા તેમના વ્યવસાય માટે કેવી રીતે સંબંધિત છે તેઓ યોગ્ય કેસ સ્ટડી રજૂ કરી શકે છે તેઓ જે ચોક્કસ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તેના આધારે તેઓ વિવિધ ઉદાહરણો આપી શકે છે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પરિણામયોગ્યતાની સુસંગતતા સમજવા દો આ ખૂબ મહત્વનું છે ઘણી વાર એવું બને છે કે ઘણા વિદ્યાર્થીઓ કોઈ ચોક્કસ સૂચનાત્મક એકમ અથવા તો અભ્યાસક્રમના અંતે ફરિયાદ કરે છે કે હા હું તે કરવા સક્ષમ છું પણ મને ખરેખર ખબર નથી કે મને આ યોગ્યતાની જરૂર કેમ છે મારા વ્યવસાય સાથે આ યોગ્યતાનો શું સંબંધ છે તે મને સ્પષ્ટ નથી અને આવી રીતે શીખવું બહુ સારી નિશાની નથી ધ્યાન એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે વિદ્યાર્થીઓ આ સૂચનાત્મક એકમની ચોક્કસ અભ્યાસક્રમ પરિણામયોગ્યતાની સુસંગતતા સમજે પછી તે સક્રિયકરણ દ્વારા અનુસરવામાં આવે છે જે મેરિલ કહે છે વિદ્યાર્થીઓએ નવા શિક્ષણને તેઓ જે પહેલાથી જાણે છે તેની સાથે જોડવા માટે સક્ષમ હોવા જોઈએ પ્રશિક્ષકે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે વિદ્યાર્થીઓ દ્વારા યોગ્ય જરૂરી સંબંધિત માનસિક નમુનાઓ મંગાવવામાં આવે અગાઉનું શિક્ષણ અને જરૂરી માનસિક સક્રિય થાય છે તેને ઉપર લાવવામાં આવે છે અને જો આ તબક્કામાં થોડી મુશ્કેલી હોય તો પ્રશિક્ષકને કેટલાક વધારાનો સમય પસાર કરવો પડે છે વિદ્યાર્થીઓને કેટલીક ચર્ચામાં સામેલ કરવા માટે જો જરૂરી હોય તો ચોક્કસ વધારાની સીધી સૂચના વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરવા માટે તૈયાર છે તેની ખાતરી કરવા માટે નવી સૂચના છે પરિસ્થિતિકીય પ્રતિબંધોને આધારે કેટલીકવાર આ તબક્કામાં વધુ સમય લાગી શકે છે જો વિદ્યાર્થીઓ અગાઉના શિક્ષણમાંથી માનસિક નમુનાને યાદ કરવામાં અસમર્થ હોય તો વિદ્યાર્થીઓને તેને યાદ કરવામાં મદદ કરવા માટે પ્રશિક્ષકે નોંધપાત્ર વધારાના પ્રયત્નો કરવા પડે છે કારણ કે તે યાદ વિના નવા જ્ઞાનને શોષી લેવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે તેથી સક્રિયકરણનો તબક્કો ખૂબ જ મહત્વપૂર્ણ છે ઉલ્લેખ કર્યો છે તેમ દૃશ્યના આધારે પ્રશિક્ષકને મૂળ આયોજન કરતાં નોંધપાત્ર રીતે વધુ સમય પસાર કરવો પડી શકે છે તેની ખાતરી કરવા માટે કે તમામ શીખનારાઓ અગાઉના જ્ઞાનના આધારે આ માનસિક નમુનાને યાદ કરી શકે આ કરવા માટે વિવિધ સૂચનાત્મક ઘટકોનો ઉપયોગ કરી શકાય છે આપણે અગાઉના એકમોમાં પ્રશિક્ષકના નિકાલમાં રહેલા વિવિધ સૂચનાત્મક ઘટકો જોયા છે શીખવાના સંદર્ભની વિશિષ્ટતાના આધારે પ્રશિક્ષક સંબંધિત સૂચનાત્મક ઘટકો પસંsદ અને પસંદ કરી શકે છે તે શા માટે સમજાવવું પ્રેરક વાર્તાઓ વર્ગ ચર્ચાઓ ક્વિઝ પુનરાવર્તન ફિલ્ડ ટ્રીપ કેટલાક પ્રારંભિક ડેટા ભેગા કરવા અને ડેટા વિશ્લેષણ કરવું વગેરે હોઈ શકે છે ગ્રાફિક આયોજક જ્યાં ખ્યાલોના આંતરસંબંધો બધા બતાવવામાં આવે છે તે એક પ્રકારની જૂથ ચર્ચા હોઈ શકે છે તે શીખનારાઓ દ્વારા એક પ્રકારનું સ્મરણ હોઈ શકે છે ત્યાં વિવિધ સૂચનાત્મક ઘટકો હોઈ શકે છે જેનો ઉપયોગ કરી શકાય છે પરંતુ તે જરૂરી છે કે ધ્યાન મેળવવામાં આવે તેમજ તમામ શીખનારાઓ તેમના અગાઉના શિક્ષણના આધારે યોગ્ય માનસિક નમુનાને સક્રિય કરી શકે જે તેને યોગ્ય બનાવે છે અને શીખનારાઓને નવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તૈયાર કરે છે પ્રદર્શન મેરિલનું પ્રદર્શન તબક્કો નવી માહિતીની રજૂઆત જેને મેરિલ માહિતી તરીકે ઓળખાય છે સંબંધિત અભ્યાસક્રમ પરિણામયોગ્યતાના આધારે સમસ્યાના એક અથવા વધુ ઉદાહરણો આ બતાવે છે કે પ્રસ્તુત માહિતી ચોક્કસ પરિસ્થિતિમાં કેવી રીતે લાગુ પડે છે આને જ મેરિલ ચિત્રણ તરીકે ઓળખાવે છે નિદર્શન કૌશલ્યના પ્રકારને પ્રોત્સાહન આપવામાં આવે તે સાથે સુસંગત હોવું જોઈએ જેનો આવશ્યકપણે અર્થ થાય છે અભ્યાસક્રમ પરિણામજ્ઞાનની શ્રેણી સાથે સંકળાયેલ જ્ઞાનાત્મક સ્તર છે વિદ્યાર્થીઓને સામાન્ય માહિતી અથવા સંગઠન માળખાને ચોક્કસ ઉદાહરણો સાથે જોડવા માટે માર્ગદર્શન આપવું જોઈએ તેઓએ આને હાલના માળખામાં પછીથી એકીકૃત કરવા માટે સક્ષમ હોવા જોઈએ પરંતુ તેના માટે તેઓએ પહેલા તેઓ મેળવેલા નવા જ્ઞાન માટે કોઈ પ્રકારની સંસ્થા હોવી જરૂરી છે તેઓ ચોક્કસ એપ્લિકેશન સાથે સામાન્ય સિદ્ધાંતોને સાંકળવા સક્ષમ હોવા જોઈએ પ્રદર્શક પાસે નિદર્શન હેતુઓ માટે સૂચનાત્મક ઘટકોની પસંદગી છે અભ્યાસક્રમ પરિણામયોગ્યતા પર આધાર રાખે છે તે ઇન્ટરેક્ટિવ લેક્ચર મલ્ટિમીડિયા પ્રેઝન્ટેશન સિમ્યુલેશન ટ્રેડીશનલ બ્લેક અથવા વ્હાઇટ બોર્ડ અને કેટલીક ઉદાહરણ સમસ્યાઓ હોઈ શકે છે જે પ્રસ્તુત કરી શકાય છે કેટલીકવાર તે ક્ષેત્રની સફર હોઈ શકે છે જ્યાં કંઈક દર્શાવવામાં આવે છે તે પ્રયોગશાળામાં કેટલીક પ્રવૃત્તિ હોઈ શકે છે જ્યાં ચોક્કસ પ્રયોગો કરવામાં આવે છે અને પરિણામો દર્શાવવામાં આવે છે તે ફરીથી ગ્રાફિક આયોજકો અથવા અદ્યતન ગ્રાફિક આયોજકો હોઈ શકે છે આ સૂચનાત્મક ઘટકોમાંથી કોઈપણ કોઈપણ મિશ્રણ શક્ય છે સંબંધિત સૂચનાત્મક ઘટકોને પસંદ કરવાની અને અભ્યાસક્રમ પરિણામયોગ્યતા દ્વારા દર્શાવેલ જરૂરિયાતો સાથે મેળ ખાવાની સંપૂર્ણ જવાબદારી તેમજ પ્રશિક્ષકની વિશેષતા છે સૌથી મહત્વની બાબત એ છે કે પ્રદર્શન અભ્યાસક્રમ પરિણામયોગ્યતા સાથે સુસંગત છે સુસંગત બંને જ્ઞાનાત્મક પ્રક્રિયાના સ્તર તેમજ જ્ઞાનની શ્રેણીની દ્રષ્ટિએ અન્યથા નમુના એકદમ પરિવર્તનક્ષમ છે અને પ્રશિક્ષકને નોંધપાત્ર સ્વતંત્રતા છે અને હકીકતમાં સંબંધિત સૂચનાત્મક ઘટકો પસંદ કરવાની જવાબદારી છે પછી લાગુ કરોસંલગ્ન કરો જેને મેરિલ અરજી તરીકે ઓળખાવે છે તે એ તબક્કો છે જેમાં નવા પ્રાપ્ત જ્ઞાનને વિદ્યાર્થીઓ દ્વારા લાગુ કરવામાં આવે છે શીખનારાઓએ નવા મેળવેલા જ્ઞાન સાથે જોડાવું લાગુ કરવું જોઈએ અને યોગ્યતા સાથે સુસંગત સમસ્યાઓ ઉકેલવા માટે કુશળતા દર્શાવવી જોઈએ ફરી એકવાર જ્યારે આપણે કહીએ છીએ કે સમસ્યા હલ કરો તેનો અર્થ એ નથી કે તે પ્રક્રિયાનો ઉપયોગ છે તે અભ્યાસક્રમ પરિણામયોગ્યતા પર આધાર રાખે છે તે સ્તરને સમજી શકે છે કે જે કિસ્સામાં એક નવું ઉદાહરણ આપવામાં આવે વિદ્યાર્થીઓએ તે વર્ગને યોગ્ય રીતે વર્ગીકૃત કરવા માટે સક્ષમ હોવા જોઈએ કે જેમાં નવો દાખલો આવે છે વર્ગીકરણ એ સમજવાની પેટા પ્રક્રિયાઓમાંની એક છે જો શીખનાર નવા દાખલાને યોગ્ય રીતે વર્ગીકૃત કરવામાં સક્ષમ હોય જે સમજવાની યોગ્યતા દર્શાવે છે જ્યારે આપણે કહીએ છીએ કે સમસ્યા હલ કરો ત્યારે આપણે તેનો વ્યાપક અર્થમાં ઉપયોગ કરીએ છીએ અભ્યાસક્રમ પરિણામયોગ્યતા સાથે સુસંગત શીખનારાઓએ સામાન્ય અર્થમાં તે અભ્યાસક્રમ પરિણામયોગ્યતા સાથે સંબંધિત સમસ્યાને હલ કરવાની તેમની ક્ષમતા દર્શાવવા માટે સક્ષમ હોવા જોઈએ તેથી વિદ્યાર્થીએ નિદર્શન બાદ ન્યૂનતમ સમય અંતર સાથે નવી માહિતી અને કુશળતા સાથે જોડાવું જોઈએ આ મેરિલનો અત્યંત મહત્વનો સિદ્ધાંત છે અને ઘણી વાર વર્ગખંડમાં કેટલાક પ્રશિક્ષકો તેને ગુમાવી શકે છે જો નવા જ્ઞાનની પ્રાપ્તિ અને શીખનારાઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં લાંબો અંતર હોય તો શિક્ષણને સૌથી વધુ નુકસાન થવાની શક્યતા છે વધુ ઝડપથી શીખનારાઓ તેમના નવા હસ્તગત જ્ઞાનનો ઉપયોગ કરીને સમસ્યા સાથે જોડાવાનું શરૂ કરે છે ભણતર વધુ સારું રહેશે પ્રશિક્ષક દ્વારા પ્રદર્શન અને વિદ્યાર્થીઓ દ્વારા અરજી વચ્ચેનું અંતર શક્ય તેટલું નાનું હોવું જોઈએ જો તે શક્ય હોય તો કદાચ 20 થી 25 મિનિટ જેટલું ઓછું હોય કેટલાક કિસ્સાઓમાં તે ખરેખર તે શક્ય ન હોઈ શકે પરંતુ નવી માહિતી પ્રાપ્ત કર્યા પછી શીખનારાઓ શક્ય તેટલી ઝડપથી સમગ્ર કાર્ય સાથે જોડાય તે સુનિશ્ચિત કરવાના પ્રયત્નો કરવા જોઈએ વિદ્યાર્થીઓએ સમસ્યાઓ હલ કરવા માટે તેમના નવા બંધાયેલા માનસિક મોડેલની ચોકસાઈ અને પર્યાપ્તતાને સુનિશ્ચિત કરવા માટે આંતરિક અથવા સુધારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત કરવો જોઈએ ફરીથી અભ્યાસક્રમ પરિણામયોગ્યતાના આધારે વિદ્યાર્થીઓને યોગ્ય પ્રતિસાદ આપવો આવશ્યક છે આ પણ શક્ય તેટલું તાત્કાલિક હોવું જોઈએ નિદર્શન એપ્લિકેશન અને પ્રતિસાદ તે ખરેખર ઉંડાણપૂર્વક શીખવા માટે તેમની વચ્ચે ખૂબ ટૂંકા ગાળા સાથે થવું જોઈએ પ્રશિક્ષકે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે નવી સમસ્યા માટે તેમના જ્ઞાનને લાગુ કરવાની ક્ષમતા દર્શાવ્યા પછી શક્ય તેટલી વહેલી તકે યોગ્ય પ્રતિસાદ આપવામાં આવે એકવાર શીખનારાઓ સમસ્યા સાથે જોડાઈ જાય તેઓને શક્ય તેટલી ઝડપથી પ્રતિસાદ મળવો જોઈએ આ સમસ્યા સાથે સંકળાયેલી ક્વિઝ સોંપણી અથવા નાના સત્ર પેપર હોઈ શકે છે વિદ્યાર્થીઓને સમસ્યા સાથે જોડાવવા માટે ઉપયોગમાં લેવાતી વાસ્તવિક તકનીકની પ્રકૃતિ ગમે તે હોય શક્ય તેટલા નાના અંતરાલ પર પ્રતિસાદ આપવો આવશ્યક છે કોચિંગ સંકેતો પૂરા પાડવા શિક્ષણમાં સુધારો કરી શકે છે પરંતુ કોચિંગ ધીમે ધીમે પાછું ખેંચી લેવું જોઈએ પ્રારંભિક તબક્કામાં કોચિંગ કદાચ વધુ વ્યાપક સમસ્યાઓ વાસ્તવમાં ઓછી જટિલતા છે પરંતુ કોચિંગ વધુ વ્યાપક છે પરંતુ જેમ જેમ શીખનારાઓ તેમના જ્ઞાનને વધુ જટિલ સમસ્યાઓ માટે લાગુ કરવાનું શરૂ કરે છે અને તેમનો આત્મવિશ્વાસ મેળવે છે તેમ કોચિંગ ધીમે ધીમે પાછું ખેંચી લેવું જોઈએ ઉદ્દેશ એ હશે કે અંતે વિદ્યાર્થીઓએ પ્રશિક્ષક દ્વારા શૂન્ય કોચિંગ દ્વારા જટિલ સમસ્યાઓ જાતે જ હલ કરવી જોઈએ તે તે કાર્યોની પ્રગતિ હોવી જોઈએ કે જેના પર વિદ્યાર્થીઓ કામ કરે છે આપણી પાસે સૂચનાત્મક ઘટકોની એકદમ મોટી વિવિધતા છે જે પ્રશિક્ષક દ્વારા પસંદ કરી શકાય છે નોંધ બનાવવી સારાંશ વ્યક્તિગત સમસ્યાનું નિરાકરણ અભ્યાસ વ્યાયામ સમસ્યાઓના અર્થમાં જૂથ સમસ્યાનું નિરાકરણ અહેવાલ લેખન પ્રસ્તુતિઓ બનાવવી જૂથ ચર્ચા વગેરે વિવિધ પ્રકારના સૂચનાત્મક ઘટકો શક્ય છે અભ્યાસક્રમ પરિણામ અને યોગ્યતાના આધારે પ્રશિક્ષકે આ સૂચનાત્મક ઘટકોનું યોગ્ય મિશ્રણ પસંદ કરવું પડશે મેરિલનો એકીકરણ તબક્કો અનિવાર્યપણે શીખનારાઓએ પ્રતિબિંબિત કરવું જોઈએ સાથીઓ સાથે ચર્ચા કરવી જોઈએ તેમના નવા પ્રાપ્ત જ્ઞાન અને કુશળતાનો બચાવ કરવો જોઈએ અને તેમને તેમના હાલના માનસિક નમુના સાથે જોડવો જોઈએ જો વિદ્યાર્થીઓએ તેમના જ્ઞાનને લાંબા સમય સુધી જાળવી રાખવું હોય તો આ ખૂબ મહત્વનું છે મેરિલ એ પણ ઉલ્લેખ કરે છે કે ઘણા પ્રયોગોમાં તે દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે વિદ્યાર્થીઓ નવા મેળવેલા જ્ઞાન પર પ્રતિબિંબિત કરી શકે છે જ્યારે તેઓ તેમના દૃષ્ટિકોણનો બચાવ કરવા સક્ષમ હોય જ્યારે તેઓ જાહેર પ્રદર્શન કરવા સક્ષમ હોય જ્યારે તેઓ તેમના સાથીદારોના સાથીઓના કામની ટીકા કરવા સક્ષમ હોય તેઓ નવા જ્ઞાનને તેમના હાલના માનસિક માળખામાં વધુ સારી રીતે સાંકળી શકે છે આવા કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ આને લાંબા સમય સુધી જાળવી શકે છે જો આ શિક્ષણ અને તે યાદ રાખવાનો પ્રયાસ કરવાના અનુગામી તબક્કા વચ્ચે લાંબા સમયનું અંતર હોય તો શક્ય છે કે વિદ્યાર્થીઓ અમુક ચોક્કસ વિગતો ભૂલી જાય પરંતુ એવું જાણવા મળ્યું છે કે વ્યાપક એપ્લિકેશન સંદર્ભ સિદ્ધાંતો જ્ઞાનનની મુખ્ય લાક્ષણિકતાઓ વિદ્યાર્થીઓ દ્વારા લાંબા સમય સુધી જાળવી રાખવામાં આવે છે જ્યારે તેઓ આ પ્રકારનું પ્રતિબિંબ પાડે છે પ્રશિક્ષકોએ વિદ્યાર્થીઓને આ એકીકરણના તબક્કામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ તે ખૂબ જ જરૂરી છે સૂચનાત્મક ઘટકો વર્ગખંડમાં ચર્ચા જૂથ ચર્ચા ક્વિઝ અને સારાંશ હોઈ શકે છે હકીકતમાં બીજી સારી બાબત અમુક પ્રકારની સામાયિક જાળવી શકાયછે જેમાં તેઓ તેમના પ્રતિબિંબ રેકોર્ડ કરે છે અલબત્ત પ્રશિક્ષકે વિદ્યાર્થીઓને જર્નલો કેવી રીતે લખવી અને જાળવી રાખવી તેની તાલીમ આપવી પડી શકે છે કારણ કે તે બધા પરિચિત ન હોઈ શકે હકીકતમાં ઘણા સૂચનાત્મક ઘટકો સાથે પ્રશિક્ષકે ખાતરી કરવી પડશે કે વિદ્યાર્થીઓ તે ઘટકથી પરિચિત છે તે કેવી રીતે કરવું તેથી જો જરૂરી હોય તો પ્રશિક્ષકે વિદ્યાર્થીઓને આનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વધારાની માહિતી વધારાની સીધી સૂચના આપવી પડી શકે છે અને આ તબક્કો અનિવાર્યપણે એક છે જ્યાં હસ્તગત કરેલા નવા જ્ઞાનનું એકત્રીકરણ થાય છે તેથી આને અવગણવું જોઈએ નહીં અને આ પ્રશિક્ષક દ્વારા યોગ્ય રીતે નિયંત્રિત થવું જોઈએ સૂચનાત્મક એકમની રચના જેની આપણે પહેલા મોડ્યુલ 2 માં ચર્ચા કરી હતી તે અહીં બતાવવામાં આવી છે પ્રથમ અમારી પાસે યોગ્યતાનું નિવેદન અથવા અભ્યાસક્રમના પરિણામનું નિવેદન છે પછી ધ્યાનસક્રિયકરણ પછી અમારી પાસે એક ચક્ર છે એપ્લિકેશન પછી પ્રદર્શન આ ચક્રનું પુનરાવર્તન કેટલી વાર થાય છે તે અભ્યાસક્રમ પરિણામ અથવા યોગ્યતા પર સંપૂર્ણપણે નિર્ભર છે અને પ્રશિક્ષક દ્વારા નક્કી કરવામાં આવે છે નિદર્શન અને અરજીનું આ વિભાજન પ્રશિક્ષક દ્વારા નક્કી કરવામાં આવે છે અને અંતે એકીકરણનો તબક્કો હોય છે અગાઉ જણાવ્યા મુજબ સૂચના એકમ અભ્યાસક્રમના પરિણામ સાથે સંકળાયેલ હોઈ શકે છે અથવા જો ત્યાં પૂરતો અવકાશ અને જટિલતા હોય તો તે એક ચોક્કસ યોગ્યતા સાથે પણ સંકળાયેલ હોઈ શકે છે એટલે કે પ્રદર્શન એપ્લિકેશન ચક્ર કોર્સ પરિણામના સ્તર પર અથવા યોગ્યતાના સ્તરે થઈ શકે છે તે ફરીથી પ્રશિક્ષકની મુનસફી છે અને આ જે આપણે અગાઉ શોધ્યું હતું હવે આપણે જોઈ શકીએ છીએ કે તે મૂળભૂત રીતે મેરિલના મોડેલમાંથી ઉતરી આવ્યું છે તે મેરિલના શીખવાના પાંચ પ્રથમ સિદ્ધાંતો લાગુ કરે છે આ રીતે આ સૂચનાત્મક એકમ માળખું અગાઉ રજૂ કરવામાં આવ્યું હતું આ ઉદાહરણ અગાઉના એકમ મોડ્યુલ 2 માંથી પણ લેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે અહીં અભ્યાસક્રમ પરિણામ છે અને તેની યોગ્યતા એ છે કે આકૃતિ ચોકસાઇ સુધારનાર અને ડી સી વોલ્ટેજ નિયમન કેટલા કલાકો અને ચોક્કસ અભ્યાસક્રમ પરિણામ પણ સ્પષ્ટ થયેલ છે પછી તે સુસંગતતામાંથી પસાર થાય છે જે અનિવાર્યપણે જેને આપણે ધ્યાન તરીકે બોલાવીએ છીએ એટલે કે વિદ્યાર્થીઓને સ્પષ્ટ કરે છે કે આ ચોક્કસ યોગ્યતા તેમના વ્યવસાય માટે કેવી રીતે સંબંધિત છે તે ખૂબ વિસ્તૃત હોવું જરૂરી નથી જેમ તમે અહીં જોઈ શકો છો તે ફક્ત 3 મિનિટ માટે છે પરંતુ તે સારું છે મૂળભૂત બાબત એ છે કે વિદ્યાર્થીઓ અરજી શું છે તેની સુસંગતતા જુએ છે પછી આપણી પાસે ફરીથી પ્રદર્શન 2 એપ્લિકેશન 2 છે તેમાં સામેલ ચોક્કસ ક્ષમતાના આધારે આ વધુ ચક્ર હોઈ શકે છે આ ઉદાહરણમાં આપણી પાસે માત્ર બે ચક્ર છે ત્યાં પ્રદર્શન 1 એપ્લિકેશન 1 અને પ્રદર્શન 2 એપ્લિકેશન 2 પછી એકીકરણનો તબક્કો છે અને અહીં પ્રશિક્ષકે સંકલન તબક્કાને સરળ બનાવવા માટે સૂચનાત્મક ઘટક તરીકે ચર્ચાનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું છે ચોકસાઇ સુધારણા અને વોલ્ટેજ નિયમન સહિત બે મહત્વપૂર્ણ સિગ્નલ પ્રોસેસિંગ એપ્લિકેશન્સ હાંસલ કરવામાં ઓપી એમ્પઅરની આસપાસ પ્રતિસાદની ભૂમિકાની ચર્ચા કરો અને પસંદ કરેલ માધ્યમની ચર્ચા છે આ રીતે સૂચનાત્મક એકમ મેરિલના પાંચ શિક્ષણ સિદ્ધાંતોને અમલમાં મૂકવા માટે રચાયેલ છે તમે ભણાવેલા અભ્યાસક્રમ માંથી અથવા તમે જેનાથી પરિચિત છો તેમાંથી પસંદ કરેલી યોગ્યતા માટે સૂચનાત્મક એકમ વિકસાવો આ કસરતો પહેલાના એકમમાં પણ હતી પરંતુ હવે ખાસ કરીને મેરિલ શીખવાના તમામ પાંચ પ્રથમ સિદ્ધાંતોને અમલમાં મૂકવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને જો શક્ય હોય તો તમે ચોક્કસ આકૃતિ દોરેલ ચોક્કસ ઘટકો અને તમે પસંદ કરેલા વિશિષ્ટ સૂચનાત્મક ઘટકો સાથે યોગ્ય મેરિલના સિદ્ધાંતને જોડો જો તમે તે ચોક્કસ મેરિલના સિદ્ધાંતને કેવી રીતે સરળ બનાવે છે તેની સ્પષ્ટતા આપી શકો છો તો તે ખૂબ મદદરૂપ થશે મેરિલના સિદ્ધાંતો પ્રિસ્ક્રિપ્ટીવ પ્રકૃતિના છે તે અર્થમાં તેઓ સૂચનાની રચનામાં કેવી રીતે મદદ કરે છે તે દર્શાવવાનો આ એક સારો માર્ગ હશે તેઓ ફક્ત ત્યાં શું છે તેનું વર્ણન કરતા નથી પરંતુ તે કહે છે કે ત્યાં શું હોવું જોઈએ તે પ્રકૃતિમાં સૂચક છે અને આ પ્રકારની કસરત કરવાથી આપણે સૂચના આકૃતિ બનવવા માટે મેરિલના શીખવાના પાંચ પ્રથમ સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજવામાં મદદ મળશે કસરતનું પરિણામ tale com પર શેર કરવા બદલ આભાર આગામી એકમમાં આપણે સીધા સૂચનાના સિદ્ધાંતોને સમજીશું સૂચનાત્મક આકૃતિનું શાસ્ત્રીય નમુનો કદાચ જેની સાથે આપણામાંના મોટા ભાગના લોકો પરિચિત છે પરંતુ તેમ છતાં આપણે તેને વધુ વ્યવસ્થિત રીતે જોવાનો પ્રયત્ન કરીશું અને આપણે જોશું કે સીધી સૂચનાના મૂળ ઘટકો શું છે તેની શક્તિ શું છે અને મર્યાદાઓ અને કયા સિદ્ધાંતો છે જેના પર સીધી સૂચના મૂકવામાં આવે છે અમારી સાથે હોવા બદલ આપનો આભાર અને અમે તમને આગામી એકમમાં મળીશું